શુભ સવાર ઊર્જા સંરક્ષણ અને વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિમાં ફરીથી તમારું સ્વાગત છે આજે આપણે ઊર્જા અર્થશાસ્ત્ર પરની આપણી ચર્ચા ચાલુ રાખીશું અને છેલ્લા વર્ગમાં આપણે LCOE એટલે કે ઊર્જાની લેવેલાઈઝ્ડ કિંમતના ખ્યાલનો પરિચય લીધો હતો આપણે UK સરકાર દ્વારા આપેલી વ્યાખ્યા વિશે જોઈ રહ્યા હતા કે જે કહે છે કે LCOE એ સામાન્ય પ્લાન્ટ ના કુલ સ્થાપન અને સંચાલન ખર્ચાની ચોખ્ખી વર્તમાન કિંમતના છેદમાં સંચાલન ચક્ર અથવા સંચાલન જીવન દરમ્યાન ઉત્પન્ન થતી વિદ્યુત ઊર્જાની ચોખ્ખી વર્તમાન કિંમત છે તો આજે આપણે શું કરીશું આપણે થોડીક વ્યાખ્યાઓ વિશે જોઈશું અથવા LCOE ને કઈ રીતે લખી શકાય તેના વિશે જોઈશું તો LCOE ને ખૂબ જ સાદા શબ્દમાં હું આ રીતે લખી શકીશ LCOE એ ગુણોત્તર છે તે 1 કિલોવોટ કલાક જેટલી વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરવા માટે થતો ખર્ચ છે તો અંશમાં આપણે ખર્ચો લખવો પડશે અને ચાલો કહીયે કે જીવનચક્ર 1 થી n વર્ષ સુધી ચાલે છે n એ તેનું ઉપયોગી જીવન છે તો હું તેને શરૂઆતના સ્થાપનના ખર્ચા તરીકે લખીશ તો હું તેને It લખીશ તેના કરતાં મારે એમ લખવું જોઈએ કે t 0 થી n સુધી It Mt Ft ના છેદમાં 1 rt આ દરેકનો અર્થ શું થાય છે તેના પર હું પછીથી આવું છુ આપણી ચોખ્ખી વર્તમાન કિંમતની ચર્ચાને યાદ કરો કે r એ વટાવ દર છે અને છેદમાં હું ઉત્પન્ન થતી કુલ વિદ્યુત ઊર્જા કે જે ઉત્પન્ન થાય છે તેની ચોખ્ખી વર્તમાન કિંમત લખીશ અને આ પણ 0 to n સુધી જશે અને હું લખીશ Et1 rt તો આ LCOE માટે ખૂબ જ સાદી અભિવ્યક્તિ છે ચાલો ફરીથી મને લખવા દો કે I શું છે I એ શરૂઆતનો ખર્ચો છે ખાસ કરીને શરૂઆતમાં થયેલ રોકાણ કે જે 0 સમયે થાય છે અહીંયા M એ જાળવણી અને સંચાલન છે અને તેને AO તરીકે પણ લખી શકાય એમ હું કહીશ માફ કરજો ચાલો કહીએ કે જાળવણી અને સંચાલન અને F એ બળતણ છે અને આ બંનેને એકસાથે વાર્ષિક સંચાલિત ખર્ચ AO છે અને E શું છે E એ ઉત્પન્ન થતી ઊર્જા છે અને અહિંયા આપણે ઉત્પન્ન થતી ઊર્જાની ચોખ્ખી વર્તમાન કિંમત કે જે 5 વર્ષ પછી મળશે તે મેળવવા માટે વટાવ પ્રક્રિયા પણ મૂકવી પડશે તો જો આજે મારે આ કરવું હોય તો હું આ રીતે LCOE ની ગણતરી કરીશ તો આને હું સાદી વ્યાખ્યા કહીશ કે જે આમાંના ઘણા પરિમાણો ધ્યાનમાં રાખે છે તો ઉદાહરણ તરીકે જો તમે આના તરફ જોશો તો ચાલો આપણે કુદરતી વાયુ અથવા તો કુદરતી વાયુના પ્લાન્ટ વિશે વાત કરીએ કે જેમાં મને બળતણની જરૂર પડશે તો આ F એટલે કે બળતણની સારી માત્રામાં મારે આવતા વર્ષો દરમ્યાન જરૂર પડશે તે થશે શરૂઆતમાં રોકાણનો ખર્ચ ત્યાં હશે પણ જ્યારે હું તેને સૂર્યઊર્જાના પ્લાન્ટ ની સાથે સરખામણી કરું છું ત્યારે આ I ખૂબ જ વધારે હશે પણ F એ ઓછું હશે આ યાદ રાખો કે મે આ રોકાણ આપણે દરેક વર્ષે કરવાના છીએ તે રીતે મૂક્યું છે પણ દરેક વર્ષે તે માન્ય થશે નહીં સામાન્ય રીતે જો તમે તમારા પ્લાન્ટ માં તેના જીવન દરમ્યાન અથવા તો શરૂઆતના થોડા વર્ષો દરમ્યાન અલગ અલગ લાક્ષણિકતાઓ ઉમેરતા ના હો તો તે માન્ય થશે નહીં પણ ખાસ કરીને મારી પાસે t 0 પાસે આની સારી એવી કિંમત હશે અને કદાચ તેના પછી સારી એવી કિંમત હશે નહીં ફક્ત એક અપવાદ છે કે જે મે કહ્યું કે જો તમે વર્ષો પસાર થાય તેમ તમારા પ્લાન્ટ માં કોઈક લાક્ષણિકતાઓ ઉમેરો છો અથવા તો તમારા પ્લાન્ટ ને તમે વિસ્તરીત કરો છો જો આવું કરો તો મારી પાસે 12345 વર્ષ દરમ્યાન કંઈક કિંમત હશે તો આ એક રસ્તો છે તો અહીંયા એકમ શું છે જો હું એકમ તરફ જોઉં તો ઉપર જે છે તે ખર્ચ છે અને તેથી આ ડોલર્સ અથવા તો રૂપિયા થશે અથવા તો બીજું કંઈ પણ અને જે નીચે છે તે કિલોવોટ કલાક છે અને તેથી LCOE નો એકમ ડોલર્સ પ્રતિ કિલોવોટ કલાક અથવા તો ડોલર્સ પ્રતિ મેગાવોટ કલાક અથવા તો તમે કયા સ્થળ પર છો તેના આધારિત પાઉન્ડ પ્રતિ કિલોવોટ કલાક અથવા તો રૂપિયા પ્રતિ કિલોવોટ કલાક થશે આપણે એક ખૂબ જ જટિલ LCOE ની વ્યાખ્યા પણ જોઈશું અને તે પણ ત્યાં છે તો ચાલો પહેલા મને તે લખવા દો અને પછી હું તમને આ દરેકને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો હું અહીંયા પહેલા અંશ લખીશ અને હું કહીશ કે આ I Ʃ t 1 to n અવમૂલ્યનના છેદમાં 1 rt વખત કરનો દર હું આ બધાનો અર્થ શું થાય છે એના તરફ પછી આવીશ વત્તા Ʃ t 1 to n LP 1 rt Ʃ t 1 to n Int અથવા વ્યાજ વખત TR ના છેદમાં 1 rn વત્તા મને માફ કરજો મને જગ્યાની કમી પડી અને તેથી હું આ અંશ અહીં નીચે લખું છું મને માફ કરજો આ અહિયાં આવશે વત્તા Ʃ t 1 to n વાર્ષિક સંચાલન ખર્ચોના છેદમાં 1 rn અને પછી ઓછા સાલ્વેજ વેલ્યૂ ના છેદમાં 1 rn અને છેદ શું થશે ફરીથી Ʃ t 1 to n શરૂઆતના કિલોવોટ કલાક વખત 1 ઓછા પ્રણાલી અવમૂલ્યનના છેદમાં 1 rn તો મને માફ કરજો આ થોડું જટિલ થયું પણ ચાલો મને નીચે ફરીથી લખવા દો અથવા ચાલો મને દરેક પદનું આખું રૂપ લખવા દો કે જેથી તમે તેને અનુસરી શકો પહેલુ પદ I છે અને તે શરૂઆતનું રોકાણ સ્થાપનનો ખર્ચો છે બીજુ કે જેને હું ડેપ લખીશ ડેપ ને અવમૂલ્યન કહેવાય છે તો આ પ્લાન્ટ ની દરેક સંપત્તિ બધા સાધનો વગેરે સમય જતા અવમૂલીત થતા જશે નિશ્વિતરૂપે તેમની કિંમત આજે જેટલી છે તેટલી રહેશે નહીં જૂની બનાવટ એ નવી બનાવટ કરતા સસ્તા ભાવે વેચાય છે કારણ કે તેમાં અવમૂલ્યન રહેલું છે તો શું થાય છે વેપાર આ અવમૂલ્યન માટે કરના નિયમો પ્રમાણે કરની છૂટ માટે દાવો કરી શકે છે કરના કાયદાઓ તેને મંજૂરી આપે છે તો તેથી હું તમને બતાવું કે મારું સાધન આ કિંમત સુધી અવમૂલ્યન પામી ચૂકી છે તો હું તેના પર કર છૂટ માટે દાવો કરી શકું છું તો તે તેમાંથી બાદ થશે કારણ કે તે મળતો રોકડ નફો છે તો TR કરના દર માટે લખેલું છે ચાલો આ પ્લાન્ટ ના બાંધકામ માટે કહીએ આ બાંધકામના સ્થાપન માટે મેં લોન લીધેલી છે કે જે હું ચૂકવું છું અને તે કરજ છે અથવા તો લોન છે તો આ લોન ની ચુકવણી LP છે લોન ની ચુકવણી કે જે મારે માસિક હપ્તાથી બેંકને ચૂકવવી પડશે અથવા તો વાર્ષિક હપ્તાથી બેંકને ચૂકવવી પડશે હવે આ લોન ની ચુકવણીના લીધે હું મારી લોન ચૂકવણીના ભાગરૂપે જે વ્યાજ ચૂકવું છું તેના કારણે થોડી કર પર છૂટ મેળવીશ તો ઉદાહરણ તરીકે વ્યક્તિ તરીકે આપણે કર પર છૂટ આપણી ઘર પરની લોન પર જે વ્યાજ ચૂકવીએ છીએ તેના લીધે મેળવીએ છીએ તો એ જ રીતે વેપારને તેઓએ લોન ચૂકવણીમાં જે વ્યાજ ચુકવ્યું છે તેના કારણે કર પર છૂટ માટે દાવો કરી શકવા માટે મંજૂરી છે AO એ આપણે જાણીએ છીએ તેમ વાર્ષિક સંચાલન ખર્ચો છે SV એ સાલ્વેજ વેલ્યુ છે અને આ હું પ્લાન્ટ ના અંત સમયે મળતા ચોખ્ખા નફા તરીકે મેળવીશ અને r એ વટાવ દર છે જો તમે છેદ તરફ જોશો તો મેં અહીંયા શરૂઆતના કિલોવોટ કલાકો લખ્યા છે તો આ પ્લાન્ટ નું પ્રમાણ છે પણ પ્લાન્ટ સમય સાથે અવમૂલિત થતો જશે તો આજે જો મારો પ્લાન્ટ ચાલો કહીએ કે એક વર્ષ સુધી x ગીગાવોટ કલાક આપતો હોય તો 5 વર્ષ પછી તે કદાચ ફક્ત તેના 80 જ આપશે કારણ કે પ્રણાલી અવમૂલીત થાય છે અને સાધનો અવમૂલીત થતા જાય છે તો તેથી ઉત્પાદન કે જે હું 5 વર્ષ પછી મેળવું છું અથવા તો કોઈ પણ વર્ષો પછી મેળવું છું તે હંમેશા પ્રણાલીના અવમૂલ્યનના કારણે ઓછું હોય છે અને તેથી તે મારે ધ્યાનમાં લેવું જોઈએ તો જ્યારે તમે ઊર્જા કે જે ઉત્પન્ન થાય છે તેને ઉમેરો છો અને ફરીથી યાદ રાખો કે મારી પાસે આ બધી માહિતી નથી કેમ કે પ્લાન્ટ કે જેને બનાવવાનો પ્રસ્તાવ હું મુકી રહ્યો છું તેના માટે ઊર્જાનો ખર્ચ શું થશે તેની ખાતરી કરવા માટે હું LCOE ની ગણતરી કરવાનો પ્રયત્ન કરું છું તો મારી પાસે આ બધી માહિતી નથી અને મારે આ બધાની ધારણા કરવી પડશે અને પછી આ રીતે ગણતરી કરવી પડશે સમજાયું તો LOCE ની ગણતરી આવી ઘણી બધી વાતોનો સમાવેશ કરે છે તેથી હું કહીશ કે આ થોડું એ સંદર્ભમાં જટિલ છે કે તે ઘણી બધી પરિબળોને આવરી લે છે તેને પહેલા આપણે જે ખુબ જ સાદું લખેલું તેની સાથે સરખામણી કરો આ બંને માન્ય છે તો મેં અહીંયા તમને LCOE ની બે જુદી જુદી વ્યાખ્યાઓ બતાવવાનો પ્રયત્ન કર્યો મુદ્દો કે જે હું પહેલેથી કહેવાનો પ્રયત્ન કરું છું એ છે કે LCOE ખૂબ જ મહત્વનું પરિમાણ છે અને નિશ્વિતરૂપે તે જુદા જુદા ઊર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીને થતાં જુદા જુદા ઊર્જાના સ્થાપન માટે સરખામણી કરવા માટેનું એક પરિમાણ એટલે કે સરખામણી માટેનું એક ક્ષેત્ર છે આ બધું આપ્યું છે અને માન્ય છે પણ LCOE ની સરખામણી કરતા પહેલા એ ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વનું છે કે LCOE ને કઈ રીતે ગણી શકાય અને કયા કયા પરિબળોનો તેની ગણતરીમાં સમાવેશ થાય છે જો કોઈ પણ આવે અને કહે અને આ બધું અવમૂલ્યન અને વ્યાજ આ બધું ધ્યાનમાં લે છે અને તે બતાવે છે કે મારો ખર્ચ ખરેખરમાં ઓછો છે અને પ્રણાલીનું અવમૂલ્યન ધ્યાનમાં લેશે નહીં તો આ એક રસ્તો છે અને બીજો માણસ આવશે અને કહેશે કે તેણે એક જ સાદા સૂત્રનો ઉપયોગ કર્યો તેણે અવમૂલ્યનને ધ્યાનમાં લીધું નહીં કર પર છૂટ કે જે લોન ની ચુકવણીમાં વ્યાજના કારણે છે તેને ધ્યાનમાં લીધું નહીં અને તે માત્ર લોન ની ચુકવણી બતાવે છે અને કહે છે કે ખર્ચ ખૂબ જ વધારે થશે અને એ એમ પણ કહેશે કે તમને ખબર છે કે સમયની સાથે મારી પ્રણાલીનું અવમૂલ્યન થશે તો તે ખૂબ જ પ્રામાણિક છે અને તે ખૂબ જ વ્યાજબી હશે અને તે આ બધું ધ્યાનમાં લઇ રહ્યો છે હવે આ બંને LCOE ની સરખામણી કરવી વ્યાજબી રહેશે કે જે હું તદ્દન જુદા પદ અને જુદા પરિબળોને ધ્યાનમાં લઈને ગણું છું તો મુદ્દો એ છે કે હું તમને અહિયાં દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છું LCOE ની કઈ રીતે ગણતરી કરી શકાય તે જાણવું એ મહત્વનું છે તો કિંમતોની સરખામણી કરતા પહેલા એ ખાતરી કરી લેવી અગત્યની છે કે LCOEની ગણતરીની પદ્ધતિ એકસમાન છે ઉદાહરણ તરીકે મે કહ્યું તેમ તમે ઘણા બધા પરિબળો વિશે વિચારો છો જેમ કે અવમૂલ્યન લોન ની ચુકવણી વ્યાજ ખરાબી વગેરે બધા ત્યાં છે કોઈ એમ પણ કહી શકે છે કે હું હવે નવીનીકરણ ઊર્જા માટે કર જમા તરીકે પણ મૂકું છું કોઈક સરકાર સૂર્યઊર્જા અને પવનઊર્જા માટે કર જમા તરીકે આપે છે અને કર જમા એ વટાવ નથી કે જે તમે મેળવો છો કારણ કે તમે વ્યાજ ચૂકવો છો એ માત્ર એ હકીકત છે કે તમે તેને મૂકો છો તો લોકો કે જે સોલાર પેનલ મૂકે છે ચાલો કહીએ કે કેલિફોર્નિયા ની અંદર કે જ્યાં તેઓ તેમના વિદ્યુત ઊર્જાના બિલ પર છૂટ મેળવે છે r ની પસંદગી ખરું ને વટાવ દર અને તે કોઈ પણ હોઈ શકે છે તે વ્યક્તિલક્ષી હોઈ શકે છે અને LCOE ની કિંમતને બદલવા માટે ખૂબ જ મોટી ભૂમિકા ભજવી શકે છે તો આ બધું તમારે ધ્યાનમાં રાખવું જોઈએ તો હવે જો હું વિદ્યુત ઊર્જા લખું માફ કરજો હું વિદ્યુત ઊર્જા વખત LCOE બરાબર જીવન દરમ્યાન થતો ખર્ચ લખુ તો આ શું થાય છે આ પ્રતિ કિલોવોટ કલાક પ્રતિ મેગાવોટ કલાક થાય છે આ ડોલર્સ પ્રતિ કિલોવોટ કલાક થાય છે અને આ ડોલર્સ છે ખરું ને ફરીથી ધ્યાનમાં રાખો કે આ વટાવ કરેલ છે અને આ પણ વટાવ કરેલ છે તો જો તમે આ તરફ જોશો તો હું કહીશ કે આ પાવર પ્લાન્ટ છે કે જે આજે મારો છે અને આપણે તેમાંથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરીએ છીએ કે જે હું મારા ગ્રાહકોને વેચું છું તો હું તેઓ પાસેથી કેટલી કિંમત લઈશ તો LCOE ને વિદ્યુત ઊર્જાના ઓછામાં ઓછા ખર્ચ તરીકે પણ વિચારી શકાય કે જે હું મારા ગ્રાહકો પર બોજો નાખીશ કે જેથી હું મારો પ્લાન્ટ આર્થિક રીતે વ્યવહારીકતાથી ચલાવી શકું અને મારા પ્લાન્ટ ને નફાવાળો બનાવી શકું કે જેથી મારો પ્લાન્ટ ખોટ કરે નહીં તેવો બને તો જો હું આ તરફ જોઉં તો આ મારી આવક છે અને જો આવક બરાબર ખર્ચ થાય તો હું બ્રેક ઇવન પર છું ખર્ચ કરતાં વધારે આવક હોય તો નફો અને ઓછી આવક હોય તો ખોટ તો તેથી જે રીતે મેં કહ્યું હતું કે તમે LCOE ને ઓછામાં ઓછા ઊર્જાના સરેરાશ ખર્ચ તરીકે પણ વિચારી શકો છો કે જે તમે ગ્રાહકો પર બોજો નાખી શકો છો કે જેથી ઊર્જા વેચવાથી જે આવક થાય છે તે ઊર્જાને ઉત્પન્ન કરવાના ખર્ચ બરાબર થાય આપણે જુદા જુદા પરિબળો વિશે જોયું અમે પ્રારંભિક ખર્ચ ને જોયો બરાબર આપણે બધાએ શું જોયું આપણે જોયું કે તમે ખર્ચ વિરુધ્ધ આવક જુઓ તો અહીંયા હું સ્થાપન ખર્ચો લખીશ કે જેમાં સાધનો મજુરી બધાનો સમાવેશ થઈ જાય છે વત્તા ચાલુ ખર્ચો કે જેમાં સંચાલન જાળવણી બળતણ કરજ અથવા તો લોન ચૂકવણી કર લાભાંશ કે જે તમારે તમારા શેરધારકોને ચૂકવવું પડે છે જો તમે એક કંપની હોવ તો વગેરે ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે તો આવક શું છે આવક એ ઊર્જા વખત કિંમત છે આ કિલોવોટ કલાક છે અને આ ડોલર્સ પ્રતિ કિલોવોટ કલાક છે અને અહીં બીજી બધી આવક પણ હોઈ શકે છે જેવી કે કર જમા કાર્બન ક્રેડિટ વગેરે વગેરે ચાલો આ તરફ જુઓ આ બધું ભવિષ્ય માટે છે અને જો તમે અહીંયા જુઓ તો આ વર્તમાન માટે છે હવે આ ભવિષ્ય છે તો જો આ ભવિષ્ય માટે હોય તો આ બધું વટાવ કરેલું હોવું જોઈએ ખરું ને તમારે તેની ચોખ્ખી વર્તમાન કિંમત વટાવ દરનો ઉપયોગ કરીને શોધવી પડશે તો હું અહીંયા તમને જે બતાવી રહ્યો છું તે તમને ફરીથી મુદ્દાના ઘર તરફ લઈ જશે જે આ બધુ LCOE ની ગણતરી માટેનો ભાગ બની રહેશે તો જ્યારે આપણે બે સ્થાપનની સરખામણી કરીશું ત્યારે આપણે ખાતરી રાખવી પડશે કે LCOE ની ગણતરી કરતી વખતે પરિબળો કે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તે બંને સ્થાપનના LCOE ના માટે સમાન હોવો જોઈએ તો આ આપણને LCOE ના અંત પર લાવે છે અને તેની સાથે આપણે શું કર્યું આપણે ઊર્જા અર્થશાસ્ત્રના એક બીજા પરિમાણ વિષે જોવાનું પૂરું કર્યું છેલ્લું કે જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ તે નિવેશ ઉત્પાદન વિશ્લેષણ છે આપણે કદાચ આજે આને પૂરું નહીં કરી શકીએ પણ માત્ર આજે આપણે એના પરિચય વિશે જોઈએ આ ખૂબ ખૂબ શાસ્ત્રોક્ત પદ્ધતિ છે આ ખરેખરમાં પરિમાણ નથી આ એક LCOE જેવુ પદ નથી તેને વ્યાખ્યા નથી અને આ કોઈ ગાણીતીક અભિવ્યક્તિ જેવુ નથી આ એક વિશ્લેષણાત્મક ગાણિતિક પ્રવૃત્તિ છે તો આપણે ચાલુ કરીએ તે પહેલા તે નિવેશ ઉત્પાદન પદ્ધતિ છે તે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ખૂબ જ શાસ્ત્રોક્ત પદ્ધતિ છે તે સૌપ્રથમ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી કે જેનું નામ વેસીલી લિઓનટીફ છે તેના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું 1950 માં વેસીલી લિઓનટીફ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું અને હું કહીશ કે તે માઇક્રોઇકોનોમિક્સ માં ગાણીતીક મોડલના સફળતાપૂર્વકનાં અમલીકરણ માટેના પહેલાં પગલામાંનું એક છે અને આપણે જોઇશું કે આ પદ્ધતિની સુંદરતા તેની સરળતામાં રહેલી છે આ ખૂબ જ શક્તિશાળી રીત છે પણ ખૂબ જ સરળ છે અને જ્યાં તેની સુંદરતા રહેલી છે તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ જો આપણે એક રાષ્ટ્ર વિશે વિચારીએ એક ડગલું પાછળ લો અને રાષ્ટ્ર વિષે વિચારો ભારત વિશે વિચારીએ ઉદાહરણ તરીકે આપણું રાષ્ટ્રીય અર્થતંત્ર ખાસ કરીને ઘણાં બધાં ક્ષેત્રમાં વહેંચાય ગયું છે તો ભારતમાં ઉદાહરણ તરીકે હું માનું છું ત્યાં સુધી લગભગ 100 થી 130 ક્ષેત્રો છે તો આ ક્ષેત્ર કયા હોઇ શકે ક્ષેત્ર ખેતી પરિવહન ઊર્જા બેન્કિંગ ઉત્પાદન માહિતી તકનીકી એમ ઘણા બધા ક્ષેત્રો હોઈ શકે ઊર્જાને તમે બીજા ભાગોમાં પણ વહેંચી શકો છો જેમ કે કોલસા દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુતઊર્જા અને એ રીતે તો જો તમે આ આર્થિક ક્ષેત્રો વિશે વિચારો અને ચાલો હું અહી લખુ કે રાષ્ટ્રીય અર્થતંત્ર જુદા જુદા ક્ષેત્રોમાં વહેંચાયેલું છે અને ચાલો આમાંના માત્ર એક વિશે વાત કરીએ હવે ચાલો ભારત માટે તેમાંના થોડાક ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે હું કહીશ કે હું આ ચાર ક્ષેત્ર લઇશ સેવા ઉત્પાદન ઊર્જા કારણ કે આપણે તેના વિશે વાત કરી રહ્યા છીએ અને ભારત છે માટે ખેતી આ ચાર મુખ્ય ક્ષેત્રમાંથી જ્યારે આપણે સેવા ક્ષેત્ર વિશે વાત કરીએ તો તે કોઈ પણ સેવા હોઈ શકે છે જેમ કે બેન્કિંગ પોસ્ટ ઓફિસ વગેરે બરાબર ને જો તમે આ બધા ક્ષેત્ર તરફ જોઈશો તો આ બધા ક્ષેત્રને કંઈ ને કંઈ ઉત્પાદન છે પણ શું વધારે મહત્વનું છે આ દરેક ક્ષેત્રનું ઉત્પાદન મહત્વનુ છે જો તમે કોઈ ક્ષેત્ર લેશો તો તે ક્ષેત્રનું ઉત્પાદન બીજા ક્ષેત્રના નિવેશ તરીકે જાય છે ઉદાહરણ તરીકે ચાલો આપણે ખેતી લઈએ તો ચાલો મને અહીંયા લખવા દો મેં એમ કહ્યું કે બધા ક્ષેત્રનું ઉત્પાદન અર્થતંત્રમાં ફાળો આપે છે પણ વધારે મહત્વનું કે જે હું કહેવાનું પસંદ કરીશ તે ઉત્પાદન છે અથવા તો કોઈ ક્ષેત્રનું ઉત્પાદન છે કે જે આંશિક રીતે તેની જ અને બીજા ક્ષેત્રની ઉત્પાદનની પ્રક્રિયામાં માટે વપરાય છે ચાલો મને અહીંયા લીટી કરવા દો આંશિક રીતે તેની જ અને બીજા ક્ષેત્રની ઉત્પાદનની પ્રક્રિયામાં તો ચાલો ખેતીના ક્ષેત્રને ધ્યાનમાં લઈએ તો ઉદાહરણ તરીકે ખેતી ખેતીના ક્ષેત્રનું ઉત્પાદન ભારતીય અર્થતંત્રમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે તે આપણે જાણીએ છીએ પણ જો તમે તેના તરફ જોશો ખેતીના ક્ષ્ત્રમાં શું જાય છે પહેલી વાત એમ છે કે ઊર્જાનું ઉત્પાદન ખેતીમાં જાય છે હા કારણ કે આપણે ખેતી માટેની યંત્ર સામગ્રીની જરૂર પડે છે આપણને લણણી કરનારની જરૂર પડે છે આપણને ટ્રેકટર ની જરૂર પડે છે વગેરે વગેરે અને એકવાર પાક લણી નાખવામાં આવે પછી બજાર સુધી તેના છેલ્લા વપરાશકર્તા સુધી પહોંચાડવા પરિવહન માટે પણ ઊર્જાની જરૂર પડે છે તો ખેતીના ક્ષેત્ર માટે ઊર્જાની નિવેશ તરીકે જરૂર પડે છે અને જ્યારે આપણે ઊર્જા અર્થશાસ્ત્રની આપણી ચર્ચા ચાલુ કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે લગભગ બધા જ ક્ષેત્રનું ઉત્પાદન અથવા તો કોઈ પણ ઉત્પાદન માટે ઊર્જાની જરૂર પડે છે તો આપણે જોઈશું કે ઊર્જા ખરેખરમાં દરેક ક્ષેત્રમાં નિવેશ તરીકે જોઈએ છે ઉત્પાદન એ લગભગ દરેક ક્ષત્ર માટે નિવેશ હોય છે શું ઉત્પાદન ખેતી માટેના નિવેશની રચના કરે છે કારણ કે બધા જ સાધનો લણણી કરનાર સાધન ખેતીની યંત્ર સામગ્રી એ બધું ઉત્પાદન કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે સેવાના ક્ષેત્ર વિશે શું હા કારણ કે ખેડૂતને કદાચ લોન લેવી પડે છે ખેડૂતો તેના પાકના બિયારણ માટે નાણાંને ઉધારી તરીકે લઈ શકે છે તો આ સેવા ક્ષેત્ર જેમ કે બેન્કિંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને ખેતીના ક્ષેત્ર માટે નિવેશ તૈયાર કરે છે ખેતીના ક્ષેત્ર વિશે શું તેના પોતાના માટે જ હા બિલકુલ ખેતીના પાકની લણણી પછી તેના ઉત્પાદનનો થોડોક ભાગ બિયારણને બનાવવા માટે વપરાય છે તો આ મહત્વનું છે તો તમે જોઈ શકો છો કે બધા ક્ષેત્રનું ઉત્પાદન ખેતીના ક્ષેત્ર માટે નિવેશ તૈયાર કરે છે અને એવા બીજા ઘણા બધા ઉદાહરણો છે સ્ટીલ અને ઓટોમોબાઇલ આ બે જુદા જુદા ક્ષેત્ર છે પણ સ્ટીલ ના ક્ષેત્રનું ઉત્પાદન ઓટોમોબાઇલ ના ક્ષેત્ર માટે નિવેશ તૈયાર કરે છે ઉદાહરણ તરીકે વિદ્યુત ઊર્જા બધા ક્ષેત્રમાં જરૂરી છે જ પણ તે પાવર પ્લાન્ટ માટે પણ જરૂરી છે તો આ વિદ્યુતઊર્જાનું ઉદાહરણ થયું કે જે પાવર પ્લાન્ટ ની અંદર ઉત્પન્ન કરવામાં આવે છે અને તે પાવર પ્લાન્ટ માં પણ ઉપયોગમાં લેવાય છે અને છેલ્લા વપરાશકર્તા દ્વારા પણ ઉપયોગમાં લેવાય છે અને બીજા બધા પ્લાન્ટ દ્વારા પણ ઉપયોગમાં લેવાય છે તો આ એક પ્રકારે આપણને કહેવાનો પ્રયત્ન કરે છે કે જો આપણે આપણા અર્થતંત્ર તરફ જોઈએ અને અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્ર પર જોઈએ તો કોઈ પણ ક્ષેત્રનું ઉત્પાદન બીજા થોડા ક્ષ્ત્રો દ્વારા અથવા તો બધા ક્ષેત્રો દ્વારા અને તે ક્ષેત્રના પોતાના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને પછી જે બચે છે તે ગ્રાહકો દ્વારા તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉપલબ્ધ હોય છે અથવા તો બહારના દેશમાં નિકાસ કરવા માટે ઉપયોગમાં આવે છે ઉદાહરણ તરીકે ખેતીનુ ક્ષેત્ર પાક કે જે લણવામાં આવે છે તે પહેલા આપણા રાષ્ટ્રની વસ્તીને ખવડાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને પછી જ આપણે તેના નિકાસના માટે વિચારી શકીએ ઊર્જા કે જે ઉત્પન્ન કરવામાં આવે છે તે પહેલા રાષ્ટ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ચલાવવા માટે વાપરવામાં આવે છે અને પછી તે છેલ્લા વપરાશકર્તાઓ પાસે જાય છે અને પછી છેલ્લે બીજા દેશમાં આપણે ઊર્જાને વેચવા માટે વિચારી શકીએ તો તેથી અહીંયા આપણે થોભીએ આજે આપણે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્ર વિશે વાત કરી અને તેઓ બધા એકબીજા પર કઈ રીતે અવલંબે છે તેની વાત કરી હવે પછીના વર્ગમાં આપણે તેના વિશે વધારે ઊંડાણથી જોઈશું અને આપણે નિવેશ ઉત્પાદન વિશ્લેષણ કે જે વેસીલી લિઓનટીફ દ્વારા આપવામાં આવ્યું છે તે કોઈ ચોક્કસ ઉદાહરણ લઈને સમજીશું તમારા બધાનો આભાર તમારો દિવસ શુભ રહે